હવે તમારા ઉદાહરણ ચાર પર આવો તેથી થ્રી ફેઈસ લાઇન સસ્પેન્શન સ્ટ્રિંગ દ્વારા પૂરી પાડવામાં આવે છે જેમાં ત્રણ યુનિટ હોય છે લાઇનની નજીકના યુનિટ માં 20 kV વોલ્ટેજ છે અને અડીને નજીકના યુનિટ માં 15 kV સંયુક્ત કેપેસિટીન્સ અને ડિસ્કના કેપેસિટેન્સ નો ગુણોત્તર 2 સિસ્ટમ લાઇન વોલ્ટેજ અને 3 સ્ટ્રિંગ કાર્યક્ષમતા શોધો તેથી તેણે સપોર્ટ સસ્પેન્શન સ્ટ્રિંગ ત્રણ તબક્કાની લાઇન ત્રણ યુનિટ આપેલ છે તેથી આકૃતિ ઉદાહરણ ત્રણ જેવી જ છે આકૃતિ સમાન છે પરંતુ આંકડાકીય માહિતી અન્ય વસ્તુઓ જુદી જુદી છે પરંતુ આ ઉદાહરણ માટે પણ સમાન આકૃતિ છે તેથી જ આ ગોઠવણી આ આકૃતિ આ ઉદાહરણ 3 જેવી છે હવે દરેક સંયુક્ત અને મેટલ વર્ક વચ્ચેનો કેપેસિટીન્સ KC છે તો આ તે છે જે આપણે જાણીએ છીએ કે તે છે કે આપણે પ્રથમ K શોધવા પડશેબરાબર હવે પ્રથમ ભાગ એ છે કે તમારે સંયુક્ત કેપેસિટીન્સ અને ડિસ્કના કેપેસિટેન્સનો ગુણોત્તર શોધી કાઢવો પડશે કે જે K છે જે તમારે શોધી કાઢવું જોઈએ તેથી બરાબર 20 kV છે જે અહીં આપવામાં આવેલા છે 20 kV કારણ કે લાઇનની નજીકના યુનિટ ની વોલ્ટેજ 20 kV છે તેનો અર્થ એ કે આકૃતિ સમાન છે તેથી આ 20kV લાઇનની નજીક 20kV હોવો જરૂરી છે અને અડીને આવેલા યુનિટ કે જે 15kV આપવામાં આવેલા છે અને તે 15kV હશે તેથી 15 kV હશે તેથી 20 kV 15 kV આ આંકડા આપવામાં આવેલ છે હવે તે જ વસ્તુને અનુસરીને કૃપા કરીને તમે સમીકરણો લખો બરાબર આપણે જે રીતે લખ્યું છે તે જ વસ્તુ તમારા P અને Q પર KCLને લાગુ કરે છે હું આ બધી બાબતો તમારા માટે નથી કરતો તે જ વસ્તુ તમે જાતે કરો જો તમે આવું કરો છો તો પછી તમે આ સમસ્યા માટે તમે જે કહો છો તે મેળવશો આ ખરેખર એક V3 છે તે તમને V1 K V2 1 K મળશે તમને V3 તમારા V1K V2 ગુણ્યા 1 વત્તા તે જ રીતે તમે બિંદુ Q પર KCL મૂકશો તે જ મળશે તો તમને ω મળશે કારણ કે બંને બાજુએ રદ થશે તેથી તેથી કંઇ લખ્યું નથી જો હું બરાબર લખીશ મારો અર્થ થોડી રાહ જુઓચાલો હું તે તમારા માટે બનાવીશ માની લો કે તમારી પાસે આ એક તમારી સમાન આકૃતિ છે જે હું તમારા માટે દોરું છું પરંતુ એક હું તે બતાવીશ જે તમે કરી શકો આ C છે આ પણ C છે અને આ પણ C છે અને આ એક છે અને અહીં આ તમારું KC છે અહીં પણ KC છે અને આ વોલ્ટેજ છે આ છે અને આ લાઈન છે અને આ છે આ તમારી લાઇન છે અને આ C C C છે અને વિદ્યુતપ્રવાહ અહીં જઈને અહીં જઈ રહ્યું છે તેથી જ્યારે તમે સમીકરણ લખો તેથી આ વિદ્યુતપ્રવાહ વડે આ તરફનો વોલ્ટેજ છે તેથી આ વિદ્યુતપ્રવાહ ની બરાબર આ વિદ્યુતપ્રવાહ વત્તા આ વિદ્યુતપ્રવાહ છે આ વિદ્યુતપ્રવાહ ω વત્તા હવે આ વિદ્યુતપ્રવાહ છે તેથી તેનો અર્થ એ કે આ વિદ્યુતપ્રવાહ અહીં આ વોલ્ટેજ છે મતલબ કે આ એક સામાન્ય બિંદુ છે આ વોલ્ટેજ એ છે જેનો અર્થ છે તમારા વત્તા તેનો અર્થ છે બંને બાજુ રદ થશે તેથી છે તેનો અર્થ એ છે માફ કરશો મને તે બનાવવા દો એનો અર્થ એ કે બરાબર છે હું જે લખું છું તેથી આ ભાગ માટે હું પ્રથમ લખી રહ્યો છું આ તે સમીકરણ છે બરાબર છે જેથી તમે શોધી શકો તેથી જ મેં લખ્યું છે તેથી જ મેં તે તમારા માટે કર્યું છે તેથી જ તમે સરળતાથી V3 ની બરાબર V1K V21 K લખી શકો છો આ સમીકરણ એક છે એ જ રીતે કૃપા કરીને તમે મેં તમને બતાવ્યું તે રીતે લાગુ પાડો તેવી જ રીતે તમે અહીં P બિંદુ પર પણ K ની દ્રષ્ટિએ KCL લાગુ કરો તો તમને તે કિસ્સામાં V2 નીબરાબર મળશે તેથી ખરેખર આ સમીકરણ 2 છે તેથી આ V2 તમે અહીં અવેજી કરો છો V2 તમે સમીકરણ 1 માં અવેજી કરો V2 ની બરાબર તમારા તમે અહીં અવેજી લો છો તેથી જો તમે આવું કરો છો તો આ V3 અહીં આવી રહ્યો છે તેથી તે હશે હવે V3 ને 20 આપવામાં આવેલ છે V2 એ V1 K ની બરાબર છે પછી તમારા V3 ને 20 kV આપવામાં આવેલ છે અને આ સમીકરણમાં મૂકવામાં માં આવે છે આ સમીકરણ 3 છે હવે તે પણ અહીં તમારી પાસે હોવું જોઈએ પણ મેં તે લખ્યું છે પરંતુ V2 એ બરાબર છે આનો અર્થ એ કે આ તમારું તમે શું કહો છો આપણે આ સમીકરણ 2 માં મૂકીએ છીએ તેથી તે દ્વિઘાત સમીકરણ છે તેથી 15 બરાબર કારણ કે બરાબર 15 આપવામાં આવે છે કારણ કે સૌથી નીચેના યુનિટના વોલ્ટેજ 20 kV છે અને તેના અડીને 15 kV છે તેથી આ તમારું એ 15 kV બરાબર છે તેથી આ એક દ્વિઘાત સમીકરણ છે તેને તમે સરળ કરો છો તેથી તમને મળશે આ સમીકરણ 4 છે તેથી તમે આ સમીકરણ હલ કરો તમને બે મૂલ્યો મળશે એક K બરાબર 0 18 હશે બીજું 1 847 હશે પરંતુ આ K નકારાત્મક હોઈ શકતું નથી તેથી આ મૂલ્યને અવગણશો જે તમને K ની બરાબર 0 18 મળશે આ ભાગ એક માટેનો જવાબ છે હવે b તે આપવામાં આવ્યું છે પ્રશ્ન ક્યાં છે અહીં b તે તમને આપવામાં આવ્યું છે કે તમારે આ એક નહીં ઉદાહરણ 4આ શોધવા પડશે b ખરેખર તમારે સિસ્ટમ લાઇન વોલ્ટેજ b શોધવા પડશે આ b છે તેથી આ કિસ્સામાં b એ V1 V2 1 k ની બરાબર છે કારણ કે આપણે આ જોયું છે V2 બરાબર 1 KV1 છે તેથી તે 15 1 0 18 છે તેથી તે 12 7 kV આવી રહી છે લાઇન માટેની તટસ્થ વોલ્ટેજ V1V2V3 છે તમે તે બધાનો સરવાળો કરો છો V1 તમારો 12 7 છે આ ખરેખર V1 છે જે આપણે છેલ્લે લખીએ છીએ પ્રથમ V3 20 વત્તા V2 15 વત્તા આ V1 12 7 47 7 kV આવી રહ્યું છે લાઇન થી લાઇન વોલ્ટેજ દ્વારા ગુણાકાર કરશે તે 82 6 kV બનશે અને c સ્ટ્રિંગની કાર્યક્ષમતા છે તેથી લાઇન માટેના તટસ્થ વોલ્ટેજ 47 7 ભાગ્યા 320 છે કારણ કે સૌથી નીચેનું યુનિટ વોલ્ટેજ 20 kV છે અને ત્યાં ત્રણ ડિસ્ક છે ત્રણ એકમો તેથી 3 ગુણ્યા 20 તેથી તે 79 5 ની આસપાસ આવશે તેથી આ તે છે જેને તમે સ્ટ્રિંગની કાર્યક્ષમતા કહો છો હવે આગળ વૈકલ્પિકબીજી પદ્ધતિ છે હવે નીચેની પદ્ધતિનો ઉપયોગ કોઈપણ યુનિટના વોલ્ટેજ અને સ્ટ્રિંગની કાર્યક્ષમતાની ગણતરી માટે પણ થઈ શકે છે ખરેખર અવાહક સ્ટ્રિંગ જેને ટ્રાન્સમિશન લાઇન રીસીવિંગ એન્ડ અને શોર્ટ સર્કિટ સમકક્ષ માનવામાં આવે છે તમે શું કહો છો તેને રીસીવિંગ અને શોર્ટ સર્કિટ અને અર્થડ તેનો અર્થ એ કે જ્યારે તમે આ કલ્પનાને લેવાને બદલે તમે ધ્યાનમાં લો કે કેપેસિટેન્સની શ્રેણી ટ્રાન્સમિશન લાઇનમાં જોડાયેલી છે અને રીસીવિંગ એન્ડ પર શોર્ટ સર્કિટ છે છે અને ત્યાં શન્ટ કેપેસિટેન્સ પણ છે જાણે કે તે તમારા ગ્રાઉન્ડ કેપેસિટેન્સ માટે તમારી લાઇન જેવી કંઈક છે આ રીતે તે કલ્પના કરી શકાય છે તેથી જો તમે એમ કરો છો તો તમારી પાસે આકૃતિ 12 માં બતાવ્યા પ્રમાણે સ્ટ્રિંગમાં n અવાહક છે તે આની જેમ બનાવવામાં આવ્યું છે ઉદાહરણ તરીકે કલ્પના કરો કે આ એક સેન્ડિંગ એન્ડ મોકલેલો અંત છે પછી આ રીસીવિંગ એન્ડ પ્રાપ્ત કરવાનો અંત છે ખરેખર અહીં સેન્ડિંગ એન્ડ એટલે સુવાહક છે અને આ તમારું અવાહક સ્ટ્રિંગ માં n મુ યુનિટ છે અને આ n 1 છે પછી કેટલાક મૂલ્ય x કેટલાક નંબર x પછી તે તે છે કે જે તમે જેને ટાવરના અંત કહો છો તે તમારી નજીક છે તે 1 છે જાણે કે તે શોર્ટ સર્કિટ કરાયેલ પૃથ્વી છે અને આ બધા કેપેસિટીન્સ KC છે જો આ તમારા શન્ટ કેપેસિટર છે તે રીતે તમે કલ્પના કરો છો અને અહીં વોલ્ટેજ તે ટાવરની ટોચ પર છે આપણે આની જેમ કહીએ છીએ કે આ બાજુ ખરેખર શોર્ટ સર્કિટ કરાયેલ પૃથ્વી છે તેનો અર્થ જાણે કે રીસીવિંગ એન્ડ છે તેનો અર્થ એ કે તે ટાવર તરફ છે અને આ લાઈન બાજુ પર છે તેથી આ વોલ્ટેજ અહીંથી અહીં સુધી V1 છે અહીંથી અહીં તે V2 છે અહીંથી હમણાં સુધી એક વાત એ છે કે તમારે પહેલાંની દરેક વસ્તુ સાથે તમે મૂંઝવણમાં ન મુકાવા જોઈએ જે આપણે પહેલા લીધા હતા આ અમે લીધું છે આ અમે આના જેવું લીધું છે પરંતુ આ પ્રકારની બાબત માટે તે 𝑉 છે અને અહીં કુલ 𝑉 છે અહીં થી અહીં તે 𝑉 છે અને x નંબરથી લઈને અહીં થી અહીં તે 𝑉𝑥 છે તે દરેકની આગળ નથી જ્યારે પ્રથમ એકની આગળ પ્રથમ એક તે આ વોલ્ટેજ છે આનો અર્થ એ કે આ બે તરફ છે તેથી આ છે અને તે જ રીતે તેથી પાછલા ઉદાહરણ કે પાછલા ઉકેલ સાથે મૂંઝવણમાં ના મુકાશો તો આ બધા KC KC KC મૂલ્ય છે હવે અવાહક એક જે મેં હમણાં જ તમને કહ્યું હતું તે ક્રોસ આર્મ સાથે જોડાયેલું સૌથી મોટું યુનિટ છે તેથી જ મેં તમને કહ્યું કે તે ક્રોસ આર્મ સાથે જોડાયેલું એક સૌથી મોટું યુનિટ છે અને તે તમારું પૃથ્વી છે અને અવાહક n એ લાઈન સુવાહક સાથે જોડાયેલ સૌથી નીચેનો યુનિટ છે જેનો અર્થ છે કે આ ખરેખર સુવાહક છે જે આપણે કલ્પના કરીએ છીએ કે તે લાંબી ટ્રાન્સમિશન લાઇન છે જે રીતે આપણે લાંબી ટ્રાન્સમિશન લાઇન માટે ના સેન્ડિંગ અને રીસીવિંગ વોલ્ટેજ ગણતરી કરીએ છીએ તે એ જ વસ્તુ છે તેથી અહીંથી અહીં સુધીનું વોલ્ટેજ 𝑉𝑥 છે જાણે કે કોઈ ટ્રાન્સમિશન લાઈન માટે તમે પણ એ કરી લીધું છે ધારો કે x અંતર પર વોલ્ટેજછે અહીં એવી જ રીતે ચાલો એ ત્યાં x મા યુનિટ સુધીનો વોલ્ટેજ છે તે અહીં x અંતર પર છે અહીં તે સ્ટ્રિંગની ટોચ પરથી x મી યુનિટ સુધી છે મારો મતલબ કે આ સ્ટ્રિંગની ટોચ છે એટલે આ અહીંથી અહીં એક ટાવર સાઇડ છે તેથી તમે તમારી ટ્રાન્સમિશન લાઇન નું સમીકરણ જાણો જ છો તેના પરથી તમે તે સમીકરણ લખી શકો છો એટલે હું અહીં હલ કરતો નથી આ તમારા માટે જાણીતા જ છે કારણ કે લાંબા ટ્રાન્સમિશન માટે આ સમીકરણ તે હાયપરબોલિક સમીકરણ આપણે તેને ડિસ્ટ્રીબ્યુટેડ લાઇન પરિમાણો માટે બનાવેલ છે બરાબર તેથી આ પહેલેથી જ અમે તેને બનાવી લીધું છે જેને પણ આ કોર્સ લીધો છે અથવા તો તમે કોર્સ લીધો પણ નથી તમે તમારા ઇન્ડડક્શનમાં અભ્યાસ કર્યો હશે માફ કરશો કે તમે ત્યાં લાંબી લાઇન ટૂંકી લાઇન અને મધ્યમ લાઇન ની ગણતરીઓ કરી છે આ સમીકરણ 6 કારણ કે ટ્રાન્સમિશન લાઇન વોલ્ટેજ ગણતરીથી આ ખરેખર આપણા માટે જાણીતું છે અમે તેને લાંબી ટ્રાન્સમિશન લાઇન માટે ઉતાર્યું છે તેથી ત્યાં બરાબર તમારા કહેવા મુજબ આપણે ′ બનાવીએ છીએ ત્યાં પણ આપણે આ જોયો છે બરાબર ની બરાબર છે હવે બરાબર અને Y બરાબર છે અહીં ફક્ત એક જ વસ્તુ છે જે તમે કહો છો તેવું તમારી પાસે નથી કે ત્યાંતે ઇન્ડક્ટન્સ હતું જ્યારે અહીં તે એક કેપેસિટેન્સ છે પરંતુ ફિલસૂફી એકસરખી રહે છે ત્યાં તમે ઇન્ડડક્શનની દ્રષ્ટિએ કંઈક બીજું વાપરી રહ્યા છો પરંતુ અહીં તે કેપેસિટીન્સ છે પરંતુ ફિલસૂફી એક સમાન છે અને 1jωC છે અહીં ઇન્ડક્ટન્સ નથી લાઇન ઇન્ડક્ટન્સ નથી પણ ફિલસૂફી એકસરખા રહે છે તેથી છેવટે બરાબર ખરેખર આવશે અને બીજી વાત એ છે કે અંત શોર્ટ સર્કિટ છે જે ટાવર એન્ડ છે ખરેખર શોર્ટ સર્કિટ છે કે ની બરાબર 0 છે તેનો અર્થ એ કે આ શોર્ટ સર્કિટ ટાવર અંત તરીકે આપણે વિચારીએ છીએ કે જ્યાં તે વોલ્ટેજ એ 0 ની બરાબર છે તેથી જો તે શોર્ટ સર્કિટ શૂન્ય છે જેનો અર્થ છે કે તે વસ્તુને સમીકરણ 6 માં મૂકી દો આનો અર્થ એ કે આ સમીકરણમાં તમે કૃપા કરીને બરાબર 0 મૂકો હવે આ સમીકરણમાં તમે તેને મુકી દો જો તમે એમ કરો છો તો 𝑉𝑥 થઈ જશે તેથી આ કિસ્સામાં 𝑉𝑟 ની બરાબર 0 છે તેથી આ પદ હશે નહીં અને અહીં તે બરાબર √𝐾 છે તેથી તે આખરે 𝑉𝑥 બનશે આ સમીકરણ 7 તેથી સેન્ડિંગ એન્ડ માં x બરાબર n છે આ આકૃતિમાં જુઓ સેન્ડિંગ એન્ડમાં મારો મતલબ તે જ રીતે આપણે ટ્રાન્સમિશન લાઇનના અંતમાં જાણતા નથી X બરાબર l છે તેથી અહીં પણ તે જ વસ્તુ તમે જે કહો છો તે જે તમે મોકલો છો તે x ની બરાબર n છે કારણ કે ત્યાં તે n સંખ્યા ની ડિસ્ક છે તેથી અહીં x એ સંખ્યા છે લંબાઈ નથી તેથી એ સ્થિતિમાં x એ n બરાબર છે તમે જોશો કે 𝑉𝑛 બરાબર બરાબર 𝑉𝑛 બરાબર 𝑉 કારણ કે ની બરાબર n એટલે કે તે 𝑉𝑛 હશે અને 𝑉𝑛 બરાબર V એટલે કુલ વોલ્ટેજ હશે Vn બરાબર v તેનો અર્થ અહીંથી અહીં કુલ વોલ્ટેજ V જેટલું છે જે તે બધા V1 વત્તા V2 વત્તા વત્તા તમારા Vn સુધી છે બરાબર આ બધી બાબત તેથી 𝑉 ની સમાન 𝑉𝑛 છે તેથી સમીકરણ 7 આ પ્રમાણે લખી શકાય છે આ સમીકરણ 8 છે તેથીસમીકરણ 7 ને સમીકરણ 8 દ્વારા ભાગાકાર કરોજો તમે સમીકરણ 7ને સમીકરણ 8 થી વિભાજીત કરશો તો તમને મળશે આ સમીકરણ 9 છે m મી ડિસ્ક માટે જો x એ m ની બરાબર હોય તો મારો અર્થ એમ છે કે m મી ડિસ્ક માટે આકૃતિ તરફ ધ્યાન આપો તમારી પાસે n નંબરની ડિસ્ક છે n મી ડિસ્ક જેને m મી ડિસ્ક કહે છે તે 1 2 3 થી n સુધી છે ત્યાં વચ્ચે કેટલાક x નંબર છે અહીં n મી ડિસ્ક માટે કેટલાક m મી ડિસ્ક છે તમે તે સ્થિતિમાં x ની બરાબર m અવેજી કરી શકો છો બરાબર છે તેથી m મી ડિસ્ક માટે આ સમીકરણમાં તમે x ના બદલે m બદલો તે Vm ભાગ્યા V હશે જો તે ભાગ્યા V કરવામાં આવે છે તો પછી m મી ડિસ્ક માટે તે બનશે કારણ કે અહીં આપણે x બરાબર m મૂક્યું છે તેથી આ સમીકરણ 10 છે અને તે m મી m 1 મી ડિસ્ક માટે મારો અર્થ એ કે તે એક ફક્ત પાછળની ડિસ્ક છે જો આ m મી ડિસ્ક છે તો પહેલાની ડિસ્ક કે જેણે વોલ્ટેજ m ના બદલે m 1 લાગુ કર્યું તે કિસ્સામાં તે આ હશે આ સમીકરણ 11 છે અહીં જુઓ આ સમીકરણ સાવ બદલાયું છે તે પહેલાં હતું તે પછી તમે જે કહો છો તે છે આ બધી વસ્તુઓ ત્યાં છે પરંતુ અહીં તે શરતોમાં તે એકદમ સામાન્ય છે અને તે સાઇન હાઇપરબોલીક ના રૂપમાં છે તેથી m મી ડિસ્ક તરફનો વોલ્ટેજ ડ્રોપ પછી જો v m એ કેપિટલ મોટો અક્ષર હશે તો આ ઉકેલને અગાઉના એક સાથે મૂંઝવણમાં ન મૂકશો બરાબર અહીં m મી ડિસ્કમાં વોલ્ટેજ ડ્રોપ તે હશે આ મોટો V છે અને મૂંઝવણમાં મૂકાશો નહીં તે અહીં પાછલા એક સાથે મિશ્રણ કરશો નહીં ફક્ત નામકરણ અલગ છે તેથી જ્યારે આવશે ત્યારે મિશ્રણ કરશો નહીં જ્યારે તમે આ વિડિઓ સાંભળશો અથવા જ્યારે તમે ઉદાહરણ હલ કરશો તેથી મિશ્રણ કરશો નહીં તેથી m મી તરફ ના વોલ્ટેજ આ સમીકરણ 12 છે જો એ જ રીતે m બરાબર 2 3 4 છે તેથી તમને દરેક યુનિટ આગળના બધા વોલ્ટેજ મળશે તેનો અર્થ એ કે આ સૂત્ર સમીકરણ 12 નો ઉપયોગ કરીને તમને દરેક યુનિટ તરફનો વોલ્ટેજ મળશે અથવા તમને દરેક ડિસ્ક પર વોલ્ટેજ મળશે તેથી હવે આ કિસ્સામાં સ્ટ્રિંગની કાર્યક્ષમતાની બરાબર સ્ટ્રિંગના સમગ્ર વોલ્ટેજ ભાગ્યા n ગુણ્યા નીચેના યુનિટ n તરફના વોલ્ટેજ છે તેથી કુલ વોલ્ટેજ V છે અને સ્ટ્રિંગ ની કાર્યક્ષમતા સૌથી નીચેના વોલ્ટેજ v તે n છે અને સૌથી નીચેના યુનિટ ની વોલ્ટેજ 𝑉𝑛 હશે એનો અર્થ એ જ છે તેનો અર્થ એ કે આ કિસ્સામાં જો તમે m ને n દ્વારા બદલો ધારો કે m એ n ની બરાબર છે તો n મી ડિસ્ક છેલ્લી છે તો 𝑣𝑛 𝑉𝑛ની બરાબર હશે તેથી જ તે લખાયેલું છે સ્ટ્રિંગની કાર્યક્ષમતા આ સમીકરણ 13 છે સમીકરણ 10 પરથી આપણે m બરાબર n મેળવીએ છીએ તે કિસ્સામાં જો તમે m ને અહીં n ની બરાબર મૂકશો તો Vm Vn બનશે Vn V બનશે કારણ કે સાઇન હાઇપરબોલીક જો m ની બરાબર વર્ગમૂળ અને સાઇન હાઇપરબોલીક n વર્ગમૂળ K જેટલું હશે તો તે રદ થશે અને V n બરાબર V થશે તેથી સમીકરણ 10 પર થી જો આપણને m મળે છે તે n ની બરાબર છે તે સમીકરણ 14 છે અને m બરાબર n 1 છે જો m n 1 ની બરાબર છે તો આ સમાન સમીકરણ m બરાબર છે આ સમીકરણ 15 છે તેથી સ્ટ્રિંગની કાર્યક્ષમતા હશે આ સમીકરણ 16 છે આ સમીકરણ વોલ્ટેજ V થી સ્વતંત્ર છે એટલે કે સ્ટ્રિંગની કાર્યક્ષમતા આના પર આધારિત નથી તેથી આ ખરેખર તમે જે કહો છો તમે આ મોટા ભાગે ઉપયોગ કરો છો તો મારો અર્થ એ છે કે જો તમે દરેક ડિસ્કમાં સ્ટ્રિંગ ઇન્સ્યુલેટરવાળી લાઇનની કલ્પના કરો છો જો તમે કલ્પના કરો કે તે લાંબી લાઈન છે અને ત્યાં કોઈ ઇન્ડક્ટન્સ નથી પરંતુ ત્યાં લાઇનમાં કેપેસિટીન્સ છે તે લાઇન કેપેસિટીન્સ અને શન્ટ કેપેસીટન્સ KC છે તેથી રીસીવિંગ એન્ડ એ પૃથ્વી છે જે એક ટાવર બાજુ છે તે એક પૃથ્વી અને શોર્ટ સર્કિટ અંત છે તેથી રીસીવિંગ એન્ડ વોલ્ટેજ 0 છે અને તે જ તમે જેને તમે કહેતા હો તે જ લાંબી ટ્રાન્સમિશન લાઇન વોલ્ટેજ સમીકરણ નો ઉપયોગ કરીને તમે બધા વોલ્ટેજ તેમજ સ્ટ્રિંગની કાર્યક્ષમતા મેળવી શકો છો અને આ અભ્યાસક્રમની ગણતરીઓ આની તુલનામાં ખૂબ જ સાચી હોવી જોઈએ પરંતુ તફાવત ખૂબ નાનો હશે પછીથી આપણે અન્ય ઉદાહરણ અને અન્ય વસ્તુ જોશું તેથી હવે એક ઉદાહરણ પર આવો સસ્પેન્શન ઇન્સ્યુલેટર સ્ટ્રિંગમાં ચાર યુનિટ હોય છે જેમાં ચાર યુનિટ અથવા ચાર ડિસ્ક હોય છે દરેક લિંક પિન અને પૃથ્વી વચ્ચેનો કેપેસિટીન્સ યુનિટ ના સ્વ કેપેસિટેન્સનો દસમો ભાગ છે તેનો અર્થ એ કે K ખરેખર 0 1 ની બરાબર છે કારણ કે તે યુનિટ ના સ્વ કેપેસિટેન્સનો દસમો ભાગ છે લાઇન કંડક્ટર અને પૃથ્વી વચ્ચેનો વોલ્ટેજ 100 kV છે જે આપવામાં આવેલો છે બરાબર લાઇન કંડક્ટર અને પૃથ્વીની વચ્ચે હવે શોધો a દરેક યુનિટ માં વોલ્ટેજ વિતરણ b તે આપવામાં આવેલ છે કે પૃથ્વીમાં લાઇન વાહક વચ્ચે નો વોલ્ટેજ છે તેનો અર્થ એ કે તમે જેને કુલ વોલ્ટેજ કહો છો તમારે બે વસ્તુઓ શોધવા પડશે દરેક યુનિટ માં વોલ્ટેજ વિતરણ અને સ્ટ્રિંગની કાર્યક્ષમતા તેથી આ પરિપથ આકૃતિ 𝑣1 𝑣2 𝑣3 𝑣4 છે અને કારણ કે ત્યાં ચાર યુનિટ 1 2 3 4 છે પછી અમારી પાસે KC KC KC છે બસ હું તમને એક વાત જણાવીશ કે કૃપા કરીને અન્ય ઉદાહરણો અને અન્ય બાબતો સાથે મૂંઝવણ ન કરો કારણ કે તે લાંબી લાઇન વસ્તુ તરીકે લેવામાં આવી છે તેથી કૃપા કરીને આ વસ્તુ પાછલા એક સાથે મૂંઝવણમાં ન મૂકો કારણ કે અહીં નામકરણ અગાઉના કરતા અલગ છે આ બધા 𝑣1 𝑣2 𝑣3 𝑣4 છે તેથી તે 𝑉1 બરાબર 𝑣1 છે 𝑉2 એ 𝑣1 𝑣2 છે 𝑣3 એટલે કે આ એક 𝑣1 𝑣2 𝑣3 ની બરાબર છે અને કેપિટલ 𝑉4 જે કુલ વોલ્ટેજ છે તે 𝑣1 𝑣2 𝑣3 𝑣4 ની બરાબર છે તેથી પાછલા ઉદાહરણ સાથે ગુંચવણનું સ્થાન ન હોવું જોઈએ ખરું બધું સ્પષ્ટ છે ને તેથી ગોઠવણી આકૃતિમાં બતાવવામાં આવી છે હવે આપણે જાણીએ છીએ આ સમીકરણ 9 ઉપરથી છે આપણે અહીં જોયું કે n બરાબર 4 K બરાબર 0 1 આપવામાં આવે છે તો K નો વર્ગમૂળ 0 3162 છે અને કુલ વોલ્ટેજ મેં તમને કહ્યું હતું તે પૃથ્વી પર લાઇન વાહકનું આપવામાં આવ્યું છે હવે તેનો અર્થ એ છે કે ટાવરની ટોચ જે આ વસ્તુ છે જ્યાં અવાહક લટકાવવામાં આવે છે તેથી V બરાબર 100 kV છે અને x બરાબર ત્યાં ચાર યુનિટ છે x બરાબર 1 2 3 અને 4 છે તેથી જ્યારે x બરાબર 1 છે ખરું હવે આ સમીકરણ નવ નો ઉપયોગ કરીને તે આપવામાં આવ્યું છે જે સામાન્ય સૂત્ર છે તેથી તમે જે પણ કરો તે ફક્ત V1 ની બરાબર 100 ગુણ્યા 0 3215 ભાગ્યા 1 6302 છે જે 19 722 kV છે તમે સીધા તેને કેલ્ક્યુલેટરથી મેળવી શકો છો આ વસ્તુ વિશે ભૂલી જાઓ તે સીધી જ તમને મળશે તેથી 19 722 kV છે આ જ રીતે સમાન દાખલાની મદદથી હું આ સમાન સમીકરણો બતાવીશ x ની બરાબર 2 3 4 મૂકો તેથી તમને મળશે તેથી બરાબર આ હતું તે હશે કારણ કે આ સમીકરણથી મેં તમને કહ્યું હતું કે આ V 1 છે આ આ છે આ છે આ છે અને આ છે તેથી તમારે બાદબાકી લેવી પડશે તેથી v2 એ V2 V1 ની બરાબર છે તમને 21 711 મળશે v3 એ V3 V2 ની બરાબર છે અને એ તમને 25 88 મળશે અને v4 ની બરાબર V4 V3 તમને 32 677 મળશે જેનો અર્થ એ છે કે તમે આ સમીકરણ ઉપયોગ કરી શકો છો જો તમે m મૂકશો તો તે Vm Vm 1 હશે તમે આ સમીકરણ નો ઉપયોગ કરી શકો છો આ સમીકરણ 12 તેથી તમે સમીકરણ 12 નો ઉપયોગ કરી ને v1 v2 v3 v4 મેળવી શકીશું અને આ તમારા બધા વોલ્ટેજ છે હવે સ્ટ્રિંગની કાર્યક્ષમતા આ સૂત્ર જે આપણે જાણીએ છીએ આ સૂત્ર આપણે હવે તારવીશું આપણી પાસે આ સમીકરણ છે આ સમીકરણ 16 પરથી છે તેથી ખરેખર આ કૌંસમાં છે જે હું તમારા માટે લખી રહ્યો છું આ ખરેખર સમીકરણ 16 છે તેથી સ્ટ્રિંગની કાર્યક્ષમતા તે હશે તેથી તમે જાણો છો કે n બરાબર 4 વર્ગમૂળ જે તમે જાણો છો n એ 4 છે તમે આ બધા મૂલ્યને બદલી શકો છો તેથી તમે લગભગ 76 5 કાર્યક્ષમતા મેળવશો તેથી આ લાંબી ટ્રાન્સમિશન લાઇનનો ઉપયોગ કરીને આપણે આ સામાન્ય સૂત્ર મેળવી રહ્યા છીએ મારી પાસે તમારી માટે એક એક્સરસાઇઝ છે જ્યારે તમે એ જ ઉદાહરણ કરશો આ જ ઉદાહરણ તમે તમારી સામાન્ય પદ્ધતિનો ઉપયોગ કરીને દરેક ડિસ્ક પર સ્ટ્રિંગની કાર્યક્ષમતા અને વોલ્ટેજ શોધી શકો છો અને ફક્ત પરિણામની તુલના કરો તમે આ પરિણામની સરખામણી સામાન્ય પદ્ધતિ સાથે કરો જે આપણે આ પહેલા પણ કર્યું છે તે સામાન્ય છે અને તેથી જ KC ની દ્રષ્ટિએ આપણને મળ્યું છે તમે પરિણામની તુલના કરો અને તફાવત જુઓ તમારા અસાઇનમેન્ટ હેતુથી તમારા પરીક્ષાના હેતુથી કૃપા કરીને તફાવતો જુઓ કેમ કે તમને કોઈ તફાવત અથવા સ્ટ્રિંગની કાર્યક્ષમતા મળે છે કે નહિ આ તમારા માટે એક એક્સરસાઇઝ છે જ્યારે તમે આ વસ્તુ કરશો અમે ઇન્સ્યુલેટરમાં વધુ ઉદાહરણો અને અન્ય વસ્તુઓ સાથે પાછા આવીશું આભાર હવે